આજની પેટા માઇક્રોગ્રિડ્સ પેટા માઇક્રોગ્રિડ્સ અમારા કેમ્પસ જેવી કંઈક તમારા કેમ્પસ જેવી કંઈક નાના સમુદાયો ત્યાં ઘણાં પ્રકારનાં સોર્સ રીન્યુઅલસોર્સ અને નોન રીન્યુઅલસોર્સ છે જે ગ્રીડ સાથે જોડાયેલા છે અને પછી તેઓએ સુમેળ માં વાતચીત કરવાની જરૂર છે તેથી આપણે ગ્રીડ સાથે જોડાયેલા અન્ય ઘણા સોર્સ સાથે PV અને પેટા માઇક્રોગ્રીડ સાથે ઈન્ટરૅક્શન પર એક નજર કરીએ હવે પેટા માઇક્રોગ્રાઇડ શું છે હવે જો તમે પેટા માઇક્રોગ્રિડ લો છો જે એક મોટું મકાન વિશાળ સમુદાય વિશાળ કેમ્પસ શાળાઓ કોલેજ હોઈ શકે તો તે બધા પેટા માઇક્રોગ્રાઇડ્સના ઉદાહરણો હોઈ શકે છે સબ માઇક્રોગ્રિડમાં એક મહત્વપૂર્ણ પોર્ટ છે સોર્સ પોર્ટ પોર્ટ જ્યાંથી પાવર વહે છે પેટા માઇક્રોગ્રાઇડમાં ઇનપુટ ત્યાં એક સિંક પોર્ટ છે લોડ્સ કનેક્ટેડ છે વિવિધ ભિન્ન લોડ્સ સબ માઇક્રોગ્રિડ સાથે જોડાયેલા છે અને તે બીજો મહત્વપૂર્ણ પોર્ટ છે અને પછી તમારી પાસે બેટરી જેવા બાઈ ડિરેક્શનલ પોર્ટ પણ હોઈ શકે છે જ્યાં અમુક સ્થિતિમાં તે ગ્રિડ માં એનર્જી ને પંપ કરે છે અને ચાર્જિંગ માટે ગ્રીડમાંથી કેટલીક સ્થિતિ હેઠળ એનર્જી લઇ પણ લે છે ઘણા સોર્સ હોઈ શકે છે સોર્સ પોર્ટ હોઈ શકે છે અને ઘણા સિંક પોર્ટ હોઈ શકે છે અને સોર્સ અને સિંક વિવિધ એનર્જી ડોમેન્સમાંથી હોઈ શકે છે તેથી સબ માઇક્રોગ્રિડમાં આજે સબ માઇક્રોગ્રાડ આ કેટલાક પડકારો છે જે તમે જોશો ત્યાં વિવિધ સોર્સ છે પહેલાં ગ્રીડમાંથી એક જ સોર્સ આવતો હતો તે સારી રીતે નિર્ધારિત હતો પરંતુ આજે બિલ્ડિંગ પર PV હોઈ શકે છે ત્યાં એક નાનો હાઇડલ સિસ્ટમ હોઈ શકે છે છત પર વિન્ડમીલ હોઈ શકે છે આ બધી ગ્રીડમાં પમ્પિંગ એનર્જી ત્યાં નિયમિત મેઇન્સ ગ્રીડ પણ ગ્રીડમાં એનર્જી પંપીંગ કરે છે અને પછી વિવિધ લોડ્સ બેટરી અને UPSs જે કેટલીકવાર પાવર આપે છે પાવર લે છે આ બધી જટિલ સિસ્ટમો છે જે ગ્રીડ સાથે જોડાયેલ છે તેથી તમારી પાસે ઘણા બધા સોર્સ અને સિંક છે અને કેટલીકવાર આ કિસ્સામાં બાઈ ડિરેક્શનલ પોર્ટ અમને તે પણ ખબર નથી હોતી કે સોર્સ કયું છે સિંક કયું છે આપેલ બિંદુએ તે સમયે સોર્સ હોઈ શકે છે આપેલ બિંદુએ તે સમયે સિંક હોઈ શકે છે તેથી આ તમામ પાસાઓ અને હજી પણ ગ્રીડની ગુણવત્તા કેવી રીતે જાળવી શકાય શું ગ્રીડમાં કોઈ ચોક્કસ મૂલ્ય કરતા ઓછો THD હોઈ શકે છે તે વેવ શેપ જાળવી શકે છે શું આપણે યુનિટી પાવર ફેક્ટરમાં ગ્રીડમાં પાવર ઈન્જેક્ટ કરી શકીએ શું આપણે યુનિટી પાવર ફેક્ટર પર ગ્રીડમાંથી શક્તિ ખેંચી શકીએ અને આ પેટા માઇક્રોગ્રિડની એક્સ્ટેન્સિબિલિટી શું જો મારા બિલ્ડિંગમાં વધારે ભારની આવશ્યકતા ન હોય તો ચાલો આપણે કહી શકીએ કે પડોશી મકાનને લોડની જરૂર છે શું તમે આ બિલ્ડિંગમાંથી થોડોક પાવર અન્ય બિલ્ડિંગમાં સ્થાનાંતરિત કરી શકો છો આ એક્સ્ટેન્સિબિલીટી ઇશ્યૂ છે જે અંદર આવશે તેથી સબ માઇક્રોગ્રિડ વિકસિત વિસ્તાર પણ સ્માર્ટ ગ્રીડ સ્માર્ટ ગ્રીડ વિસ્તાર સાથે સજ્જડ રીતે જોડાયેલ છે ચાલો આમાંના કેટલાક મુદ્દાઓ જોઈએ અને અમે આ કિસ્સામાં લઈશું ઉદાહરણ તરીકે ઈન્ટીગ્રલ મેગ્નેટિકસ ની મદદ આનો વિચાર કરો ફ્લક્સ રેટ સ્વીચ તે ચુંબકીય સ્વીચ છે હવે ચાલો જોઈએ કે તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે હવે કોર ને આ રીતે ધ્યાનમાં લો તેથી આ એક EE કોર છે બે EE કોર એક સાથે જોડાયા છે અને ચાલો કહીએ કે મેં આર્મ પર થોડું વિન્ડિંગ મૂક્યું છે અને તે જ રીતે હું આના જેવા કેટલાક ડિસ્ટ્રિબ્યુટેડ વિન્ડિંગ મૂકીશ હવે આ તરફ ચાલો ગ્રીડને જોડીએ તેથી જો હું ગ્રીડને કનેક્ટ કરું છું તો હું વોલ્ટેજ લાદું છું એક નિશ્ચિત વોલ્ટેજ તે આ ટર્મિનલ્સમાં વોલ્ટેજ સોર્સ છે તો ચુંબકીય રીતે શું થઈ રહ્યું છે તેથી આ એક ચુંબકીય સમકક્ષ સર્કિટ છે જે હું અહીં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી અંદર ચુંબકીય કોર માં ચુંબકીય રીતે ત્યાં dϕdt છે જુઓ કે ફેરાડે કાયદા દ્વારા ચુંબકીય ડોમેનમાં વોલ્ટેજ ફિક્સ થયો છે v N dϕ dt N ફિક્સ થઈ રહ્યો છે dϕ dt સીધા વોલ્ટેજ સાથે જોડાયેલ છે તેથી વિદ્યુત બાજુના વોલ્ટેજ સોર્સ તેથી તે ચુંબકીય ડોમેન જેવું છે મારી પાસે dϕ1 dt સોર્સ છે હવે આ ટર્મિનલની તરફ હું લોડ કેટલાક ભારને કનેક્ટ કરીશ તેથી ચુંબકીય રીતે પણ એવું લાગે છે કે જાણે મેં અહીં લોડને જોડ્યું છે તેથી dϕ1 dt જે પ્રવાહ છે આ ચુંબકીય સર્કિટમાંથી વહે છે આ કોઇલ દ્વારા તે આ ભાગ ને આ રીતે અને આ ભાગ ને આ રીતે વહેંચે છે તેથી તે મુજબ અહીં પ્રેરિત EMF હશે અને પ્રેરિત EMF અને ઇલેક્ટ્રિકલ ડોમેન સાથે મળીને તેઓ ભાર પર લાદશે હવે હું આ આર્મ પર અહીં એક વધુ કોઇલ રજૂ કરીશ હું અહીં બીજા સોર્સ નો પરિચય કરીશ જે dϕ2dt પ્રદાન કરશે તેથી સમાનરૂપે તે આના લોડ જેવો લાગશે અહીં તે dϕ2 dt ની દરખાસ્ત હેઠળનો વોલ્ટેજ ધરાવે છે Dϕ1 dt નો બીજો વોલ્ટેજ છે અને તે બંનેનો ઉમેરો થાય છે અને તે આ સોર્સ તરફ આવે છે તેથી તે આ છે અહીં થઈ રહ્યું છે હવે ચાલો આપણે કહીએ કે હું અહીં એક વધુ વિન્ડિંગનો સમાવેશ કરું છું શું હું એક વધુ વિન્ડિંગ શામેલ કરી શકું છું હવે અહીં વોલ્ટેજ સ્રોત દ્વારા dϕ1 dt નક્કી કરવામાં આવી રહ્યું છે અહીં હું બીજો dϕ1 dt નક્કી કરવા માટે બીજો વોલ્ટેજ સોર્સ મૂકી શકતો નથી કારણ કે આ એક આર્મ છે Dϕ1 dt ફક્ત એક જ વોલ્ટેજ આર્મ દ્વારા નક્કી કરી શકાય છે આ રિફ્લેક્ટથાય છે તેથી અહીં હું કરંટ સોર્સ મૂકી શકું છું અને ફક્ત આ વિન્ડિંગ પર MMF અને NNI NI નક્કી કરી શકું છું તેથી કરંટ સોર્સ સમાંતરમાં આવું કંઈક આવી શકે છે તેથી આમાં સમાન dϕ1dt હોઈ શકે છે પરંતુ તે NI નક્કી કરી શકે છે કે જે આ વિન્ડિંગ તરફ આ બિંદુ તરફ આવે છે તેથી ત્યાં કરંટ નો જથ્થો જે હું અહીં ઇન્જેક્ટ કરું છું તેથી આ કરંટ સોર્સ જેવું હોઈ શકે તેથી આ વોલ્ટેજ કરંટ સોર્સ વોલ્ટેજ નિયંત્રિત સોર્સ હોઈ શકે છે આ કરંટ નિયંત્રિત સોર્સ હોવું જોઈએ તો આ આપણને અહીં આ ચુંબકીય તત્વનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશેનો ખ્યાલ આપે છે હવે ચાલો આપણે કહીએ કે હું વધુ કરંટ માં ફીડ કરું છું તે પછી અહીં વોલ્ટેજ નિશ્ચિત છે લોડને પાવર નુકશાન પહોંચાડી રહ્યો છે આ MMF પ્રદાન કરશે જે આ લોડમાં પાવર ચલાવશે અને ગ્રીડમાંથી ઘણું ઓછું લઈ શકાય છે તેથી આ બંને એકમો લોડ અને અહીં ત્રીજા ઘટકને વીજ પુરવઠો આપી શકે છે વોલ્ટેજ નિયંત્રિત સોર્સ પણ લોડને પાવર સપ્લાય કરી શકે છે તો ચાલો જોઈએ કે આપણે આ ખ્યાલ નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેથી આ સમકક્ષ સર્કિટ અને આને જોતા આ વોલ્ટેજ નિયંત્રણ સોર્સ આ શ્રેણીના સોર્સ ઘટકોને અસર કરી રહ્યા છે તેથી હું કહી શકું છું કે આ સિરીઝકમપેનસેટરછે આ dϕ2 dt ને કમપેનસેટ કરશે આ સિરીઝભાગ આ સિરીઝEMF ને આ શન્ટ કમપેનસેટ છે આ અહીં આ ઘટક પર અમલમાં આવશે અને તેથી તે વધુ કરંટ દોરી શકે છે અથવા વધુ કરંટ આપી શકે છે અને તેથી આ શન્ટ કમપેનસેટરકરનારની જેમ તે વર્તે છે હવે હું ફક્ત બે સોર્સ નો કેસ લઉં એક એ સીરીઝ કમપેનસેટરછે જે વોલ્ટેજ કંટ્રોલ સોર્સ છે અને આ ગ્રીડ છે હવે ક્ષણ માટે ચાલો કહીએ કે ગ્રીડ બંધ છે તેથી ગ્રીડ ત્યાં નથી અને ચાલો હું અહીં એક વધુ મધ્ય આર્મ માં વિન્ડિંગનો પરિચય કરું અને હું ત્યાં એક સ્વીચ મૂકીશ સ્વિચ દ્વારા એક સરળ સિંગલ પોલને ડાયરેક્ટ કરીશ હવે જો તમે સ્વીચ બંધ કરો છો તો તે તરફનો વોલ્ટેજ 0 v N dϕ dt છે તેથી અહીં Dϕ dt 0 હોવું જોઈએ કારણ કે N 0 નથી તેથી એકવાર dϕ dt 0 પછી અહીં આવે તે જાણે કે આ આર્મ મુખ્ય આર્મ અદ્રશ્ય થઈ ગયો છે તેમ છતાં તે બંધ થઈ ગયો છે તેથી આ ફ્લક્સ રેટ સ્વીચનો ખ્યાલ છે જ્યારે હું અહીં વિન્ડિંગને શોર્ટ સર્કિટ કરું છું ત્યારે અન્ય વિન્ડિંગ અસ્તિત્વમાં હોવી જોઈએ જેથી ત્યાં MMF અને dϕdt ને અન્ય આર્મ માં સ્થાનાંતરિત કરવામાં આવે ત્યાં એક માર્ગ હોવો જોઈએ જેમ કે ઇન્ડક્ટન્સ ફ્રી વ્હીલિંગ તે કિસ્સામાં જ્યારે તમે આને ટૂંકા કરો છો ત્યારે આ આર્મ માટે dϕ dt 0 બને છે અને આ ચિત્રની બહાર છે હવે તેમ છતાં તે ફક્ત આ સમગ્ર કોર છે હવે ગ્રીડ ત્યાં નથી આ UU ટાઇપ કોર જેવું જ આ સિંગલ માં સંપૂર્ણ dϕdt સપ્લાય કરી રહ્યું હશે તેથી આ સમગ્ર કોર ફક્ત આ વોલ્ટેજ સમકક્ષ અનુરૂપ વોલ્ટેજ સમકક્ષ dϕdt ફરતું કરવામાં આવશે અને લોડ આનાથી સીધા જોડાયેલ છે તેમ છતાં ગ્રીડ ભાગ ટૂંકાવી શકાય છે તે સ્થિતિ પર ચાલો આપણે ગ્રીડ ઑફ કરીએ તેમ આ સોર્સ લોડ ને પાવર કરી શકે છે તો આ આખી ઇન્ટિગ્રેટેડ મેગ્નેટિક સ્કીમ છે મૂળ સિદ્ધાંત તેથી મારી પાસે કરંટ નિયંત્રિત સોર્સ અને એક હાથમાં ગ્રીડ હોઈ શકે છે અને તેઓ પાવર શેર કરી શકે છે અને લોડ પર પાવર મૂકી શકે છે હવે ધારો કે ગ્રીડ બંધ થઈ ગઈ છે તો હું ચિત્રમાંથી આ આર્મ ને દૂર કરવા માટે આ ફ્લક્સ રેટ સ્વીચનો ઉપયોગ કરીશ પછી કરંટ નિયંત્રિત સોર્સ અને વોલ્ટેજ નિયંત્રણ સોર્સ મળીને લોડને સપ્લાય કરી શકે છે તેથી આ રીતે તમે તેને UPS ની જેમ ચલાવી શકો છો જ્યારે ગ્રીડ ન હોય ત્યારે આ બે લોડને સપ્લાય કરશે જ્યારે ગ્રીડ ત્યાં હોય ત્યારે તે સિરીઝકમપેનસેટરની જેમ કાર્ય કરશે અને તેને સ્ટેબિલાઇઝર અને શન્ટ કમપેનસેટર કરનાર જેવું દેખાશે કરંટ નિયંત્રણ VAR કમપેનસેટર કરનાર જેવું લાગે છે આ કરંટ નિયંત્રણ સોર્સ પાવર નો તમામ રિએકટીવભાગ લઈ શકે છે અને ગ્રીડ ફક્ત એકટીવ ભાગ આપી શકે છે એકવાર કરંટ નિયંત્રણ સોર્સ રિએકટીવભાગ લે છે આપમેળે ફક્ત તે જ એકટીવ ભાગ ગ્રીડમાંથી ખેંચાય છે તેથી તમે જોઈ શકો છો કે તમે આ કરંટ નિયંત્રણ સોર્સ સાથે VAR કમ્પૅન્શેશન કરી શકો છો તેથી આ એવા ઘણા બધા ઉપયોગો છે જેનો આ પ્રકારનાં ઇન્ટીગ્રેટેડ મેગ્નેટિક્સ પ્રકારનાં સ્કેમેટિક હોઈ શકે છે હવે તમે અહીં મૂકી શકો છો તેવા કરંટ નિયંત્રણ સોર્સ ની સંખ્યાની કોઈ મર્યાદા નથી તમે કરંટ નિયંત્રણ સોર્સ ની કોઈ પણ સંખ્યા ને અહીં મૂકી શકો છો તેથી આ ઘણા સોર્સ હશે તેવી જ રીતે અહીં પણ મારી પાસે ઘણાં કરંટ નિયંત્રણ સોર્સ કોઈ પણ સંખ્યા માં અલગથી હોઈ શકે છે ત્યાં ફક્ત એક જ વોલ્ટેજ નિયંત્રણ સોર્સ હોઈ શકે છે બાકીના કરંટ નિયંત્રણ સોર્સ હોઈ શકે છે આ રીતે કોઈ એક જ કોરમાં સમાવિષ્ટ થઈ શકે છે અન્ય રિન્યુઅલ એનર્જી દ્વારા પેદા અને પ્રસારિત થઈ શકે છે અન્ય ડિસ્ટ્રિબ્યુટેડ એનર્જી રીસોર્સ પણ ચાલો જોઈએ કે ગ્રીડ ઇન્ટરએક્શન માટે એપ્લાય કરવા માટે આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે હવે આ ઇન્ટિગ્રેટેડ મેગ્નેટિક સિસ્ટમનો વિચાર કરો અને હું તેને અહીં મુકીશ અહીં એક ગ્રિડ છે અને મારી પાસે અહીં વોલ્ટેજ નિયંત્રિત સ્રોત છે અને કરંટ નિયંત્રિત સોર્સ છે અને ત્યાં ફ્લક્સ રેટ સ્વીચ છે અને આ લોડ છે અને આ કરંટ નિયંત્રિત ટર્મિનલછે મારી પાસે એક PV મોડ્યુલ છે અને ઇન્વર્ટર અને ઇન્વર્ટર આઉટપુટ એક ઇન્ડક્ટર દ્વારા અને આ ટર્મિનલમાં ઇન્ટિગ્રેટકરવું અને ઇન્વર્ટર માટેનું નિયંત્રણ એ SP SPVWM SVPWM છે તમે લાઇન કરંટ લાઇન વોલ્ટેજ DC લિંક વોલ્ટેજને માપી લો અને પછી હું AC ને DC માં સ્થાનાંતરિત કરી શકું અમે જાણીએ છીએ કે રૂપાંતર કેવી રીતે કરવું ABC થી αβ αβ થી DQ માં અને પછી અહીં આપણે DC DC નિયંત્રણ ડોમેનમાં છીએ જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે અને આ સિન્ક્રોનસ એંગલ એસ્ટિમેશન લાઇન વોલ્ટેજથી કરી શકાય છે તો મારી પાસે isd isq vsd vsq હશે અને તમે વોલ્ટેજ કંટ્રોલ અથવા કરંટ નિયંત્રણ કરી શકશો તેથી જો તમારે વોલ્ટેજ નિયંત્રણ કરવું હોય તો તમારે બે વધારાના કંટ્રોલર લેવાની જરૂર છે vs અથવા vsdref vsd ને પાછા ફીડ કરવામાં આવે છે vsdref અને vsq ને ફીડ કરવામાં આવે છે અને isd અને isq PI કંટ્રોલરના બીજા સમૂહ દ્વારા કરંટ નિયંત્રણ આ બધી સંભાવનાઓ જેથી તમે MPPT કરી શકશો તમે isq 0 સુયોજિત કરીને યુનિટીપાવર ફેક્ટર કરી શકો છો તમે હાર્મોનિક રદ પણ કરી શકો છો આ માં ના દરેક ઇન્વર્ટર માટે ઘણી સંભાવનાઓ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ હું તેનો પરિચય કેવી રીતે કરું ચાલો આપણે કહીએ કે આપણે એક એલ્ગોરિધમ્સ લઈએ છીએ ટેકરી પર ચઢવાનો એલ્ગોરિધમની યાદ કરીએ જ્યાં આપણી પાસે pbase હતું અને P નું ચઢતું વર્તમાન મૂલ્ય સમાન એલ્ગોરિધમ તેથી તમે PV સેન્સ સર્કિટથી સમજો છો તો પછી તમે pbase મેળવવા માટે vp અને iP ધીમા RC ઝડપી RC અને pcurrent ઝડપી પાવર અને ધીમી પાવર આપો છો તેનો ઉપયોગ કંપેરેટર દ્વારા કરો આપણે આ બ્લોક આકૃતિ જાણીએ છીએ એક ટોગલ ફ્લિપ ફ્લોપ એવરેજિંગ સર્કિટ તેની સાથે કેરીઅર સાથે સરખામણી કરીએ અને પછી સ્વીચ ચલાવવી ઇન્વર્ટર પર તો આ સામાન્ય વસ્તુ છે પરંતુ આપણે શું કરી શકીએ આપણે જે કરી રહ્યા છીએ અમે આ સ્થિતિને કાપીએ છીએ અને આ સીધા કરંટ રેફરન્સને આપીએ છીએ તેથી તમે જોશો કે isd vsd અને આ MPPT અલ્ગોરિધમનો અહીં આવશે આ isd અથવા id છે અને આમાંથી તમારી પાસે તમે જાણો છો કે DQ થી abc ડોમેન DQ થી αβ αβ થી abc પર કેવી રીતે પાછા જવું આ જાય છે અને આ ઇન્વર્ટરને પાવર અપ કરશે તેથી એકવાર ઇન્વર્ટર આઉટપુટ વોલ્ટેજ અમારા રેફરન્સઅનુસારહશે ત્યાં એક ઇન્ડક્ટર છે અને તે પછી આ બિંદુએ ઇન્ટરફેસ કરે છે તેથી આ કરંટ ઇંજેક્શન હશે તેથી આ વિન્ડિંગ માટે કરંટ નિયંત્રિત ઇંજેક્શન ગ્રીડ દ્વારા પહેલાથી નિર્ધારિત વોલ્ટેજ છે તેથી અમે સિરીઝ કમ્પૅન્સેશનપણ કરી શકીએ છીએ જેથી અમારી પાસે અહીં ઇન્વર્ટર અને PI કંટ્રોલર હોઈ શકે તમે આઉટપુટમાંથી માપી શકો છો અને ચાલો કહી શકીએ કે આપણે આની જેમ શુદ્ધ સાઇન વ્યાખ્યાયિત કરીએ છીએ અને પછી આપણે અહીં આઉટપુટમાંથી ફીડબેકલઈ શકીએ છીએ તેથી આ સિરીઝ કમ્પૅન્સેશન તરીકે કાર્ય કરે છે હવે આપણે કહી શકીએ કે ગ્રીડ સંપૂર્ણ 230 વોલ્ટની નથી અને પછી તે પણ ડિસ્ટોર્ટેડથઇ ગઈ છે હવે dϕ1 dt આ dϕ1dt છે આ તે ભાગ છે જે સીધો ગ્રીડ રેફલેકશન થી આવે છે તેથી તમે તેને અહીં ફીડ કરો છો તેથી આ ડિસ્ટોર્ટેડ ગ્રીડ રજૂઆત છે આ તે છે જે આપણે જોઈએ છે સંપૂર્ણ શુદ્ધ sine વેવ તેથી તે બતાવે છે કે આ માઇનસ આ ગ્રીડનું સમારકામ કેટલું કરવું પડશે અથવા ગ્રીડને એવી રીતે ઉમેરવાની જરૂર છે કે જે તફાવત દ્વારા લોડ તરફનો વોલ્ટેજ શુદ્ધ sine વેવ બની જશે તેથી આ પણ શુદ્ધ sine નું બાદબાકી અને ગ્રીડમાંથી આવતા ડિસ્ટોર્ટેડ sine નો તફાવત તે અહીંનો રેફેરન્સ બનશે તેથી અહીં વોલ્ટેજ આઉટપુટ ખરેખર આ ઇન્વર્ટરથી આવી રહ્યું છે સિરીઝ કમપેનસેટર આ dϕ2dt તેથી આ અહીં પાછું ફીડબેક કરવામાં આવી રહ્યું છે અને આખરે આ મૂલ્ય ગમે તે છે તે પહોંચવાનો પ્રયત્ન કરશે જે ખરેખર ગ્રીડમાંથી આવતા શુદ્ધ sine અને ડિસ્ટોર્ટેડ sine વચ્ચેનો તફાવત છે તેથી અહીં આ મૂલ્ય ખરેખર તફાવત માટે બનાવે છે તેથી આ તફાવત જે આ વત્તા ડિસ્ટોર્ટેડ ગ્રીડ દ્વારા બનાવવામાં આવે છે તે લોડ માં વોલ્ટેજને શુદ્ધ sine વેવ બનાવશે આ વેવ સિરીઝ કમ્પૅન્સેશન પ્રાપ્ત કરી શકાય છે અહીં અવલોકન કરો આના પ્રાયોગિક પરિણામમાં ગ્રીડ વોલ્ટેજ ડિસ્ટોર્ટેડ સપાટ ટોચ છે તેથી શુદ્ધ sine ની તુલનામાં ડિસર્ટ વોલ્ટેજ અને તેમની વચ્ચેનો તફાવત ખરેખર અહીં કમ્પૅન્સેશન આપવા માટે વપરાય છે અને આ વત્તા ડિસ્ટોર્ટેડ ગ્રીડ શુદ્ધ sine થી લોડ તરફ વોલ્ટેજ બનાવશે તો આ તે છે જે આ લોડ વોલ્ટેજ છે સ્કેલ ડાઉન લોડ વોલ્ટેજ અને ડિસ્ટોર્ટેડ ગ્રીડ અને શુદ્ધ sine વચ્ચેનો તફાવત આ તે છે જે તમે જોશો વિન્ડિંગ 3 આ અહીં છે વિન્ડિંગ 4 આ ડિસ્ટોર્ટેડ અને શુદ્ધ sine વચ્ચેનો તફાવત છે તેથી જ્યારે આ ઉમેરવામાં આવશે ત્યારે ગ્રીડ વોલ્ટેજ અને લોડ વોલ્ટેજને શુદ્ધ sine આપશે તે ફ્લક્સ નું ઓપરેશન ફ્લક્સ રેટ સ્વીચ તો ચાલો આપણે આ મુદ્દા સુધી કહીએ કે તમારી પાસે ગ્રીડ વોલ્ટેજ હતું પછી આ એક વોલ્ટેજ હતું લોડ sine બનાવવા માટે આ સિરીઝ કમપેનસેટર હતું આ સમયે ગ્રીડ બંધ થઈ ગઈ હવે આ ઉપાય લેશે સંપૂર્ણ લોડ કારણ કે ફ્લક્સ રેટ સ્વિચ ઓપરેટ કર્યું છે અને આ R ને ચિત્રમાંથી બહાર કાઢ્યું છે અને સમગ્ર વિન્ડિંગ આ સિરીઝ કમપેનસેટર તરફ આવી રહ્યું છે જે હવે એકલ અને એકમાત્ર સોર્સ તરીકે કામ કરે છે અને sine વેવ લોડને sine વેવ વોલ્ટેજ પ્રદાન કરે છે અહીં અવલોકન કરો કે અહીં કોઈ ગ્રીડ ન હતી સિરીઝ કમપેનસેટર વોલ્ટેજ નિયંત્રિત ઇન્વર્ટર દ્વારા સંપૂર્ણ લોડ પૂરા પાડવામાં આવ્યો હતો અને પછી જ્યારે આ ગ્રિડ ચિત્રમાં આવી ત્યારે આ સ્વીચ ફ્લક્સ રેટ સ્વીચ ખુલ્યો અને પછી ગ્રીડ પાવર પંમ્પિંગ કરી રહ્યું છે વિન્ડિંગ W3 અને ગ્રીડ વોલ્ટેજમાં ડિસ્ટોર્શન બનાવવા માટેની તફાવત પાવર ને W4 દ્વારા પંપ કરવામાં આવે છે અને પછી આ ફરીથી સ્ટેબિલાઇઝરની જેમ સિરીઝ કમપેનસેટર મોડ પર પાછા જાય છે તો આ UPS મોડ હશે અને આ સ્ટેબિલાઇઝર મોડ હશે હવે શંટ કમ્પૅન્સેશનની અસર તમે આ કરંટ નિયંત્રિત ઇન્વર્ટર દ્વારા જોઈ શકો છો તેથી કમ્પૅન્સેશનવિના તમે જોશો કે આ ગ્રીડ વોલ્ટેજ છે અને પછી આ ગ્રીડ કરંટ છે અને ત્યાં લેગિંગ પાવર ફેક્ટર દ્વારા એકટીવ અને રિએકટીવ ઘટક છે હવે એકવાર આ શંટ કમ્પૅન્સેશન સક્ષમ થયા પછી તમે જોશો કે રિએકટીવ ભાગ કમ્પૅન્સેશન દ્વારા લેવામાં આવશે અને આપમેળે ગ્રીડ ગ્રીડમાંથી તમે ફક્ત યુનિટી પાવર ફેકટર દોરશો તેથી તમે જુઓ છો કે આ ઇન્ટીગ્રેટેડ ચુંબકીય સર્કિટ પેટા માઇક્રોગ્રિડ સિસ્ટમમાં ખૂબ સરસ ફાળો હોઈ શકે છે મારી પાસે ઘણા સોર્સ કરંટ નિયંત્રણ સોર્સ અહીં કરંટ નિયંત્રણ સોર્સ વિવિધ રિન્યુઅલ એનર્જી સોર્સ થી આવતા લોડ ને ફીડ કરી રહી છે જે અહીંયા જોડાયેલા છે અને આ ગ્રીડ પોર્ટ્સ હોઈ શકે છે તેથી આ એક યુનિટ હોઈ શકે છે અને પછી ઘણા બધા યુનિટ હોઈ શકે છે તમે જુઓ સિંક સોર્સ બાઈ ડિરેકશનલ યુનિટ્સ અને આવા ઘણા બધા યુનિટ્સ ને એક્સ્ટેન્સિબલ સબ માઇક્રો નેટવર્ક બનાવવા માટે ઇન્ટીગ્રેટેકરી શકાય છે પાવર ઇન્ટરનેટ જેવું કંઈક